સ્વાગત છે તમારું શુભ સવાર અને આપણે ઊર્જા સંરક્ષણ અને વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિના હવે પછીનું વ્યાખ્યાન ચાલુ કરીશું જેમાં આપણે ઊર્જા સંરક્ષણની આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આ વખતે આપણે ઊર્જા સંરક્ષણનો નવો રસ્તો કે જે ઇલેક્ટ્રોકેમિકલ ઊર્જા સંરક્ષણ છે તે જોઈશું એનો અર્થ શું થાય છે પહેલા વ્યાખ્યાનમાં અથવા તો ઊર્જા સંરક્ષણના પહેલા વ્યાખ્યાનમાં જ્યારે આપણે તેના વિશે વાત કરવાનું ચાલુ કર્યું ત્યારે આપણે દર્શાવેલું કે ઊર્જાને સંગ્રહ કરવાની વાત કરતી વખતે અને તેને પછી જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની વાત કરતી વખતે પહેલી વસ્તુ કે જે આપણા મગજમાં આવે છે તે બેટરી છે આપણે બેટરી નો ઉપયોગ કરીએ છીએ અને આપણે વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરીને બેટરી ને ચાર્જ કરીએ છીએ અને તે આપણે આપણા મોબાઈલ માં દરરોજ કરીએ છીએ આપણે આપણા મોબાઈલ ને ચાર્જ કરીએ છીએ અને પછી તેનો ઉપયોગ કરીએ છીએ ખરુ ને આપણે આપણા મોબાઈલ ને સીધો પ્લગમાં રાખીને ઉપયોગ કરી શકીએ છીએ પણ આપણે એ કરતા નથી અને તેથી જ મોબાઈલ બન્યો છે લેપટોપ જે બીજું ઉદાહરણ છે આપણે તેને ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ અને કામ કરી શકીએ છીએ હું તમને કોઈ રસ્તામાં મળું છું અને કોફીની દુકાન પર જઈને મારું લેપટોપ ખોલું છું અને ચર્ચા કરું છું અને ખુબ જ સરસ આધિકારિક વાતચીત કોફીના કપ સાથે પૂરી થાય છે કારણ કે મારી પાસે લેપટોપમાં બેટરી છે કે જે શક્તિ કોષ યંત્ર છે અને જ્યારે હું બહાર જઉ છું ત્યારે તે મને કામ કરી શકવા માટે સક્ષમ બનાવે છે તો તે ઇલેક્ટ્રોકેમિકલ ઊર્જા સંરક્ષણ છે તો છેલ્લે આપણે ઊર્જા સંરક્ષણના માધ્યમ તરીકે બેટરી પાસે આવ્યા તો બેટરી કે જે આપણે જાણીએ છીએ તે જુદા જુદા કોષનો જથ્થો છે જ્યારે આપણે બેટરી વિશે વાત કરીએ છીએ અને આપણે દુકાન પર જઈએ છીએ અને બેટરી ખરીદીએ છીએ ત્યારે ખાસ કરીને આપણે એક કોષ ખરીદીએ છીએ અમુક કાર્યો માટે એક કોષ પુરતો હોય છે પણ ઘણા બધા કાર્યો માટે તે પૂરતું હોતું નથી મારો મતલબ એમ છે કે તમારી ટીવીના રિમોટ માં પણ ઘણી વખતે આપણને આવી બે બેટરી ની જરૂર પડે છે બીજા ઘણા બધા ઉપકરણો જેમ કે ટોર્ચ જો તે શક્તિશાળી હોય તો ત્રણ બેટરી ઓની જરૂર પડે છે તો એક બેટરી જુદા જુદા કોષનો જથ્થો ધરાવે છે કોષ ઇલેક્ટ્રોલાઈટ માં ધન અને ઋણ ધ્રુવોથી બનેલું હોય છે આપણે જાણીએ છીએ કે બેટરી માં આપણી પાસે બે ઇલેક્ટ્રોડ હોય છે એક ધન ધ્રુવ છે અને એક ઋણ ધ્રુવ છે અને પછી એમાં ઇલેક્ટ્રોલાઈટ હોય છે ઇલેક્ટ્રોલાઈટ પ્રવાહી હોઈ શકે છે ઘન હોઈ શકે છે પાવડર હોઈ શકે છે વગેરે વગેરે તો આપણે એના વિશે જોઈશું તો શું થાય છે અહીંયા ફરીથી તમારી પાસે પ્રભારણ અને ઉતરણ ચક્ર છે ઉતરણ ચક્રની અંદર આપણે ખરેખરમાં ગરમીને દૂર કરીએ છીએ માફ કરજો ઊર્જાને દૂર કરીએ છીએ ગરમીને નહીં તો આપણે ઊર્જાને દૂર કરીએ છીએ અને આ માટે આપણે ખરેખરમાં એક સાધનનો ઉપયોગ કરીએ છીએ કે જે બેટરી દ્વારા ચાલે છે અને પ્રભારણ ચક્ર દરમિયાન શું થાય છે આપણે ખરેખરમાં એ બેટરી ઓને રિચાર્જ કરીએ છીએ જેથી આપણે ઊર્જાને ફરીથી સંગ્રહ કરી શકીએ રોજબરોજની બેટરી ઓમાં ઘણીવાર બેટરી ઓ રિચાર્જેબલ હોતી નથી મારો મતલબ એમ છે કે તેઓ માત્ર એકવારના ઉપયોગ માટે હોય છે તે તમારી પાસે ચાર્જ્ડ સ્થિતિમાં આવી હોય છે અને થોડા સમય પછી તેના ઉપયોગ મુજબ તેનું ઉતરણ થઈ જશે અને આપણે તેને ફેંકી દઈએ છીએ ખરુ ને મારે ફેંકી દેવું આ શબ્દ કાળજીપૂર્વક વાપરવો જોઈએ આપણે તેનો નિકાલ બરાબર રીતે કરવો જોઈએ કારણ કે તે હાનિકારક પદાર્થ છે સોરી આ અભ્યાસક્રમ પર્યાવરણ ઈજનેરી પરનો નથી પણ તેમ છતાં ધ્યાનમાં રાખો કે બેટરી નો ઉપયોગ થઈ જાય પછી તેને બરાબર રીતે નિકાલ કરવો તેને યોગ્ય નિકાલની પ્રક્રિયામાં મૂકો વિષયથી થોડા હટી રહ્યા છીએ પણ તેમ છતાં આપણા માટે આ યાદ રાખવા જેવો સંદેશો છે તો કોષમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા ઉપયોગમાં લેવામાં આવે છે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ તે લેડ એસિડ છે ઉદાહરણ તરીકે મોટાભાગની મોટર્સમાં લેડ એસિડ બેટરી નિકલ કેડમીયમ સિલ્વર ઝીંક નિકલ મેટલ હાઈડ્રાઇડ સોડિયમ હેલાઈડ નો ઉપયોગ થાય છે તો જુદી જુદી પ્રકારની બેટરી ઓ હોય છે ઉદાહરણ તરીકે સોડિયમ હેલાઇડ જ્યારે હું GE માટે કામ કરતો હતો GE ને તેનો બેટરી નો ધંધો છે કે જે સોડિયમ હેલાઇડ બેટરી ઓ બનાવે છે હવે આપણે આગળ લેડ એસિડ બેટરી નું કાર્ય જોઈશું તો લેડ એસિડ બેટરી શું છે તેમાં બે ઇલેક્ટ્રોડ છે એક લેડ છે તે ખરેખરમાં ઘન નથી આપણે તેને સ્પોંજી લેડ કહીએ છીએ કે જે ઋણ ધ્રુવ છે અને લેડ પેરોક્સાઈડ કે જે ધન ધ્રુવ છે ઇલેક્ટ્રોલાઈટ ડાઈલ્યુટ સલ્ફ્યુરિક એસિડ છે તો ઉતરણ ચક્ર દરમિયાન લેડ અને લેડ પેરોક્સાઈડ સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે જ્યારે બેટરી ની સાથે લોડ જોડાયેલો હોય પછી શું થાય છે પછી ડાઈલ્યુટ સલ્ફ્યુરિક એસિડ વધારે ડાઈલ્યુટેડ થાય છે કારણ કે તે સલ્ફેટ આયન્સ ગુમાવે છે કે જે ધ્રુવ પર જાય છે અને તેથી આપણી પાસે લેડ સલ્ફેટ બંને ઇલેક્ટ્રોડ પર હશે જ્યારે આપણે ધ્રુવીયતા જોડીએ છીએ ત્યારે પ્રભારણ ચક્ર દરમિયાન લેડ સલ્ફેટ આયન્સ છુટા થાય છે અને ફરીથી પાણી સાથે જોડાઈ જાય છે અને છેલ્લે આપણને લેડ અને લેડ ઓકસાઈડ અને ડાઈલ્યુટ સલ્ફ્યુરિક એસિડ મળે છે તો પ્રભારણ ચક્ર પછી આ આપણને ફરીથી પાછું મળે છે ચાલો આપણે કહીએ કે આપણી પાસે ઇલેક્ટ્રોલાઈટ ની સાંદ્રતામાં ઘટાડો થાય છે આ કેસમાં સલ્ફ્યુરિક એસિડ અને આપણી પાસે સલ્ફેટ લેડ સલ્ફેટ બંને ધ્રુવો પર જમા થાય છે તો હું શું કરીશ હું એક નાનો વિડિયો વગાડીશ તે તમને રાસાયણિક પ્રક્રિયા કયા ક્રમમાં થાય છે તે બતાવશે હું માનું છું કે આ ખૂબ જ સારી રીતે હું પેપરનો ઉપયોગ કરીને સમજાવું એના કરતાં પણ સારી રીતે ચલિત ચિત્રણ કરીને સમજાવેલું છે તો હું વિડિયો ચાલુ કરું છું ચાલો હવે લેડ એસિડ બેટરી ના કાર્ય કરવાના સિદ્ધાંત પર ચર્ચા કરીએ આ ખૂબ જ સામાન્ય રીતે વપરાતી સંગ્રહ બેટરી અથવા તો સેકન્ડરી બેટરી છે કાર્ય કરવાના સિદ્ધાંત પર જતા પહેલા આપણે લેડ એસિડ સંગ્રહ બેટરી ના કોષમાં વપરાતા પદાર્થ વિશે જાણવું જોઈએ મુખ્ય ક્રિયાશીલ પદાર્થ કે જે લેડ એસિડ બેટરી ને બનાવવા માટે જરૂરી છે તે આ છે લેડ પેરોક્સાઈડ સ્પોન્જ લેડ અને ડાઈલ્યુટ સલ્ફ્યુરિક એસિડ લેડ એસિડ બેટરી ની ધન પ્લેટ લેડ પેરોક્સાઈડ ની બનેલી હોય છે અને તે ઘાટો કથ્થઈ છે સખત અને બરડ પદાર્થ છે લેડ એસિડ બેટરી ની ઋણ પ્લેટ શુદ્ધ લેડ મૃદુ છિદ્રાળુ રૂપમાં બનેલી હોય છે લેડ એસિડ બેટરી માં વપરાતા ડાઈલ્યુટ સલ્ફ્યુરિક એસિડ માં પાણીએસિડના ગુણોત્તર 31 હોય છે લેડ એસિડ સંગ્રહ બેટરી એ લેડ પેરોક્સાઈડ પ્લેટ અને છિદ્રાળુ લેડ પ્લેટ ને ડાઈલ્યુટ સલ્ફ્યુરિક એસિડ માં ડુબાડીને બનાવવામાં આવે છે લોડ બહારથી આ બંને પ્લેટ વચ્ચે ડાઈલ્યુટ સલ્ફ્યુરિક એસિડ માં જોડવામાં આવે છે એસિડના પરમાણુઓ ધન હાઈડ્રોજન આયન્સમાં અને ઋણ સલ્ફેટ આયન્સમાં છુટા પડે છે હાઈડ્રોજન આયન્સ જ્યારે લેડ પેરોક્સાઈડ પ્લેટ પર પહોંચે છે ત્યારે તે ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવે અને હાઈડ્રોજન અણુ બનાવે છે કે જે ફરીથી લેડ પેરોક્સાઈડ પર હુમલો કરે છે અને લેડ ઓકસાઈડ બનાવે છે અને આ લેડ ઓકસાઈડ સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને લેડ સલ્ફેટ અને પાણી બનાવે છે ઋણ સલ્ફેટ આયન્સ મુક્ત રીતે મિશ્રણમાં ફરતા રહે છે તેથી તેમાંના કેટલાક શુદ્ધ લેડ પ્લેટ પર પહોંચે છે કે જ્યાં તેઓ તેના વધારાના ઇલેક્ટ્રોન આપે છે અને રેડિકલ સલ્ફેટ બનાવે છે રેડિકલ સલ્ફેટ એકલા રહી શકતા નથી અને તેથી તે શુદ્ધ લેડ પર હુમલો કરે છે અને આ રીતે લેડ સલ્ફેટ બનશે ધન હાઈડ્રોજન આયન્સ લેડ પેરોક્સાઈડ પ્લેટ પાસેથી ઇલેક્ટ્રોન લે છે અને ઋણ સલ્ફેટ આયન્સ લેડ પ્લેટને ઇલેક્ટ્રોન્સ આપે છે આ બંને પ્લેટ્સ વચ્ચે ઇલેક્ટ્રોન્સની અસમાનતા થશે તેથી ત્યાં વિદ્યુત પ્રવાહ બહારના લોડ માંથી આ બંને પ્લેટ્સ વચ્ચે આ ઇલેક્ટ્રોન્સની અસમાનતાને સંતુલિત કરવા માટે પસાર થશે જેને લેડ એસિડ બેટરી નું ઉતરણ કહેવાય છે હવે આપણે લોડ ને કાઢી નાખીએ અને લેડ સલ્ફેટથી ઢકાયેલી લેડ પેરોક્સાઈડની પ્લેટને બહારના DC સ્ત્રોતના ધન છેડા સાથે જોડીએ અને લેડ પેરોક્સાઈડથી ઢકાયેલી લેડની પ્લેટને તે જ DC સ્ત્રોતના ઋણ છેડા સાથે જોડીએ ઉતરણ દરમિયાન સલ્ફ્યુરિક એસિડની ઘનતા ઓછી થાય છે પણ તેમ છતાં ત્યાં ડાઈઇલેક્ટ્રિક ની અંદર થોડું સલ્ફ્યુરિક એસિડ હોય છે આ સલ્ફ્યુરિક એસિડ ધન હાઈડ્રોજન આયન્સ અને ઋણ સલ્ફેટ આયન્સના રૂપમાં રહે છે ધનભાર હાઈડ્રોજન આયન્સ DC સ્ત્રોતના ઋણ છેડા સાથે જોડાયેલા ધ્રુવ પર ખસે છે અહીંયા દરેક હાઈડ્રોજન આયન 1 ઇલેક્ટ્રોન તેની પાસેથી લે છે અને હાઇડ્રોજન અણુ બનાવે છે આ હાઇડ્રોજન અણુ પછી લેડ સલ્ફેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને લેડ અને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે ઋણ સલ્ફેટ આયન્સ DC સ્ત્રોતના ધન ધ્રુવ સાથે જોડાયેલા ધ્રુવ તરફ ખસે છે જ્યાં તેઓ તેમના વધારાના ઇલેક્ટ્રોન આપી દે છે અને રેડિકલ સલ્ફેટ બનાવે છે આ રેડિકલ સલ્ફેટ ધન ધ્રુવના લેડ સલ્ફેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને લેડ પેરોક્સાઈડ અને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે તેથી પ્રભારણ દ્વારા લેડ એસિડ સંગ્રહ બેટરી કોષ ઉતરણ માટે તૈયાર થઈ જાય છે તો હું માનું છું કે વિડીયો લેડ એસિડ બેટરી ની અંદર થતા રાસાયણિક પ્રક્રિયા બાબતે ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યો છે પ્રભારણ ચક્ર દરમ્યાન અને ઉતરણ ચક્ર દરમ્યાન અને ફરીથી પ્રભારણ ચક્ર દરમિયાન તો હવે આપણે શું કરીશું આપણે છોડી લાક્ષણિકતાઓ જોઈશું મેં તમને કહ્યું હતું કે સામાન્ય રીતે મોટરમાં જો તમે બહારથી જોશો તો 6 જુદા જુદા કોષોવાળી બેટરી હશે અને તેથી ત્યાં 12 ધ્રુવો હશે ત્યાં વિદ્યુતપ્રવાહમાં પરિવર્તનક્ષમતા હશે અને ખુબ જ ઊંચી રિવરસીબીલીટી હશે તો મોટરગાડીની બેટરી ખાસ કરીને 4 5 વર્ષ સુધી ચાલે છે ખરેખરમાં મોટરગાડી કે જે મેં ચલાવેલી છે કે જે માત્ર 2 છે અને તે દરેક મેં 5 થી 7 વર્ષ સુધી ચલાવેલી છે મારે માત્ર એક જ વખત બેટરી બદલાવાની જરૂર પડી હતી અને તે પણ તેમાંની એક મોટરગાડીમાં તેઓએ જુની બેટરી મૂકી હતી પણ ખાસ કરીને બેટરી વિશ્વસનીય રીતે 4 થી 5 વર્ષ સુધી ચાલે છે જો એની સાથે કંઈ ખરાબ ના કર્યું હોય તો ઉદાહરણ તરીકે આખી રાત લાઈટ્સ રાખવી અને પછી તેનું જલ્દી ઉતરણ થઈ જાય છે એવું બધું તો બેટરી તે પ્રમાણે ઉચી રિવરસીબીલીટી અને વિદ્યુતપ્રવાહમાં પરિવર્તનક્ષમતા ધરાવે છે પણ તે પણ તમે કેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવા માગો છો તેના ઉપર આધાર રાખે છે અને તેથી તે કેટલી જલ્દી ઉતરી થઇ જશે તેમાં થોડી પરિવર્તનક્ષમતા હોય છે અને અહીંયા એક મુશ્કેલી છે કે જો તમે બેટરી ને પ્રભારણ સ્થિતિમાં છોડી દો અને ઘણા લાંબા સમય સુધી ઉપયોગ ના કરો તો પણ તેનું જાતે ઉતરણ થાય છે અને તે દરેક બેટરી માટે સાચું છે અને બીજી એક વાત છે કે ધ્રુવ પરના સલ્ફેટના વારંવારના કોટિંગના કારણે કે જેને સલ્ફેશન કહે છે અને સલ્ફેશન જેમ સમય પસાર થાય છે તેમ ધ્રુવ પરથી સંપૂર્ણપણે સાફ થતાં નથી અને આમ સમય સાથે અશુધ્ધિઓ થાય છે તો આ થોડી લાક્ષણિકતાઓ હતી પણ એવું મેં કહ્યું કે બેટરી એ ખૂબ જ વિશ્વસનીય છે પણ વાત એમ છે કે આ બેટરી ખૂબ ભારે હોય છે અને તેથી ઊર્જા અને દળનો ગુણોત્તર જો તમે જોશો તો તે બીજી બેટરી ઓ કે જે હળવી છે તેની તુલનામાં વધારે નથી તો બેટરી ના બીજા પ્રકારો નિકલ કેડમીયમ સિલ્વર ઝીંક મેં ધ્રુવો અને ઇલેક્ટ્રોલાઈટ ના પદાર્થ લખ્યા છે અને જેવું તમે જોઈ શકો છો કે એ જુદા જુદા છે સિલ્વર ઝીંક એ ખૂબ જ ખર્ચાળ છે નિકલ કેડમીયમ ખાસ કરીને સ્થાનાંતરિત કરી શકાતા ઇલેક્ટ્રોનિક પદાર્થમાં વપરાય છે અને આ બેટરી ઓને ઊચી ઊર્જા અને દળનો ગુણોત્તર હોય છે કારણ કે દળ ઓછું છે બીજી બેટરી ઓ કે જે મોટરમાં ઉપયોગમાં લઈએ છીએ લેડ એસિડ બેટરી કરતાં હળવી છે અને ઉંચુ જીવન ચક્ર છે આ બેટરી ઓના ચક્રોનો આંકડો લેડ એસિડ બેટરી કરતા વધારે છે તો ખરેખરમાં એ સમય હતો કે જ્યારે લેડ એસિડ બેટરી ઓ ઉપયોગમાં લેવાતી હતી મને યાદ છે કે મારા પપ્પા અને મારા કાકા પાસે મોટરગાડી હતી અને તેઓ બેટરી ઘરે લાવતા હતા અને બેટરી એક વખત ઉતરણ થઇ જાય પછી તેઓ ચાર્જ કરતા હતા અને જે ખૂબ લાંબો સમય લેતી હતી અને પછી તેઓ તેને પાછી મોટરગાડીમાં મૂકી દેતા હતા આ દિવસોમાં બેટરી ઓનો ખર્ચો ઘટવાના કારણે આવું થતું નથી આપણે જોઈએ છીએ કે મોટાભાગની બેટરી ઓ ખાસ કરીને મોટરગાડીની અંદર પ્રભારણ અને ઉતરણ ચક્રમાંથી પસાર થાય છે પણ મેં એ નથી જોયું કે બેટરી સંપૂર્ણપણે ખલાસ થઈ ગઈ હોય આધુનિક બેટરી ઓ ઘરે લાવવામાં આવે અથવા તો પ્રભારણ સ્ટેશન પર લઈ જવામાં આવે કે જ્યાં તેને ફરીથી પ્રભારણ કરવામાં આવે અને પછી ફરીથી તેમને મોટરગાડીમાં મૂકવામાં આવે આવું હવે થતું નથી ખરું ને હવે આગળ આપણે રાસાયણિક ઊર્જા સંરક્ષણ વિશે જોઈશું તો પાછળનું જે જોયું તે ઇલેક્ટ્રોકેમિકલ હતું જેમાં કોઈ ચોક્કસ ઇલેક્ટ્રોલાઈટ હોય છે અને તેની અંદર એક ધન અને એક કેથોડ ઋણ ધ્રુવો ડુબાડેલા હોય છે અને આપણે વિદ્યુતઊર્જા પણ વાપરીએ છીએ કારણ કે ત્યાં આયન્સની હલચલ હતી પણ આ હવે સંપૂર્ણ રીતે કે રાસાયણિક ઊર્જા સંરક્ષણ છે અને કોઈ એક સ્થિતિએ તમે એવી દલીલ પણ કરશો કે આ થર્મલ ઊર્જા સંરક્ષણ છે કારણ કે જે રૂપમાં ઊર્જાનો સંગ્રહ થાય છે અથવા તો છૂટી થાય છે તે ઉષ્મા છે આ એકંદર સિદ્ધાંત કે જેના પર તે કાર્ય કરે છે ત્યાં ચોક્કસ પ્રતિક્રિયાઓ રાસાયણિક પ્રતિક્રિયાઓ છે કે જે રીવર્સીબલ છે અને રાસાયણિક પ્રક્રિયાની ઉષ્માનો સમાવેશ કરે છે રાસાયણિક પ્રક્રિયાની ઉષ્મા શું છે એનો મતલબ એમ થાય છે કે જ્યારે કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે ત્યારે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે અને પછી જ્યારે કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા ઉષ્માશોષક હોય છે કે જ્યારે ખરેખરમાં તમારે થર્મલ ઊર્જા આપવી પડે છે અને તે ઊર્જા જ્યારે પ્રક્રિયક બનાવે છે ત્યારે શોષી લે છે હવે ધારો કે આવું એક રાસાયણિક પ્રક્રિયા છે કે જે રીવર્સીબલ છે તો શું થશે જ્યારે પ્રક્રિયકથી ઉત્પાદન એમ એક દિશામાં રાસાયણિક પ્રક્રિયા થશે અને તે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે અને જ્યારે એનું ઊલટું થાય છે અથવા તો રાસાયણિક પ્રક્રિયા ઊલટી દિશામાં થાય છે ત્યારે ઉત્પાદન ફરીથી પ્રક્રિયક માં ફેરવાય છે અને ખરેખરમાં ઉષ્મા શોષાય છે અને તે ઉષ્માશોષક રાસાયણિક પ્રક્રિયા છે ખરું ને તો આવું જ એક ઉદાહરણ મેં અહીંયા બતાવેલું છે આ મિથેનેશન અને રીફોર્મેશન રાસાયણિક પ્રક્રિયા છે મિથેનેશન ત્યારે કહેવાય કે જ્યારે કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજનમાંથી મિથેન બને છે ખરું ને આ રાસાયણિક પ્રક્રિયા છે અને આ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે તો જ્યારે મિથેન બને છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે રાસાયણિક પ્રક્રિયાની ઉષ્મા મેં અહીંયા બતાવેલી છે અને તે q બરાબર 250 3 kJg mole છે ખરું ને બીજી બાજુ જ્યારે મિથેન અને પાણી રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન બનાવે છે ત્યારે તે ઉષ્માશોષક રાસાયણિક પ્રક્રિયા છે અને આપણે ઉષ્મા આપવી પડે છે અને આ અહીંયા થાય છે હું અહીંયા ઉષ્મા આપું છું અને પછી આ ઉષ્મા આ ઉત્પાદનમાં સંગ્રહિત થાય છે તો સંપૂર્ણ સિદ્ધાંત અહીંયા એવો છે ચાલો ફરીથી પાવર પ્લાન્ટ વિશે વિચારીએ કે જ્યારે મહત્ત્વના કલાકો સિવાયના કલાકો છે અને મારી પાસે વધારાની ઉત્પન્ન થયેલી વિદ્યુત ઊર્જા છે અથવા તો મારી પાસે ઊર્જાના આધાર પર ઉત્પન્ન થયેલી વધારાની વીજળી હશે કે જે મારી પાસે નીકાલના રૂપમાં હશે તો હું અહીંયા તે ઊર્જાનો ઉપયોગ કરવાના બદલે શું કરીશ ચાલો અહીંયા ફરીથી સ્ટીમ ટર્બાઇન પાવર પ્લાન્ટ વિશે વાત કરીએ કે જે ઈંધણથી ચાલે છે અથવા તો ચાલો કહીએ કે ન્યુક્લિયર રાસાયણિક પ્રક્રિયા પછી તે ગમે તે હોય અથવા તો કુદરતી વાયુ કોલસો હું શું કરીશ કે હું અહીંયા આ થર્મલ ઊર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીશ આંશિક રીતે મહત્ત્વના કલાકો સિવાયના કલાકો દરમિયાન વરાળ ઉત્પન્ન થાય છે અને જે વધે છે તેનું રીફોર્મેશન રાસાયણિક પ્રક્રિયા થશે કે જ્યાં મારી પાસે મિથેન અને પાણી બંને પ્રક્રિયક તરીકે છે અને હું વધારાની થર્મલ ઊર્જા આપીશ વધારાની ઉષ્મા આપીશ અને કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન મળશે અને મહત્ત્વના કલાકો સિવાયના કલાકો દરમિયાન હું શું કરીશ મારી પાસે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આ હશે અને મિથેનેશન રાસાયણિક પ્રક્રિયા થશે જેથી તેઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને મિથેન અને પાણી ઉત્પાદન તરીકે મળશે અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હું થોડી વધારાની થર્મલ ઊર્જા મેળવી શકીશ કે જે વધારાની વરાળ ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ અને તેથી છેલ્લે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી શકીશ તો ફરીથી આ સંપૂર્ણ સિદ્ધાંત છે કે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ બરાબર ને આ રાસાયણિક ઊર્જા સંરક્ષણ છે પણ તમે હજુ પણ એના વિશે દલીલ કરી શકો છો કે આ તો થર્મલ ઊર્જા સંરક્ષણનો જ પ્રકાર છે કારણ કે ઊર્જા થર્મલ ઊર્જાના રૂપમાં જ સંગ્રહિત થાય છે પણ પછી શા માટે રાસાયણિક પ્રક્રિયા અને રીવર્સીબલ રાસાયણિક પ્રક્રિયા ના કારણે થર્મલ ઊર્જા અથવા તો ઉષ્મા શોષાય છે અને છોડે છે તે આપણે એક ઉદાહરણ મિથેનેશન અને રીફોર્મેશન લઈને જોયું હવે પછીનું આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે થર્મો કેમિકલ સંગ્રહ તો ફરીથી તમે દલીલ કરી શકો કે શા માટે આની પહેલાનું થર્મો કેમિકલ ના કહેવાયું અને આ થર્મો કેમિકલ કહેવાય છે તો અહીંયા ફરીથી રીવર્સીબલ રાસાયણિક પ્રક્રિયા છે અહીંયા એક ઉત્પાદન AB છે અને પ્રક્રિયક A B અથવા આ રીવર્સીબલ રાસાયણિક પ્રક્રિયા હોવાના કારણે એમ પણ કહી શકાય કે A B એ AB મા રૂપાંતર થાય છે અથવા તો AB એ A B માં છુટા પડે છે અને આ રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં થાય છે એના પરથી ખબર પડશે કે A B એ AB મા રૂપાંતર થાય છે કે AB એ A B માં છુટા પડે છે અને તે તાપમાન દ્વારા જાણી શકાય છે અને તે તાપમાન ટર્નિંગ ટેમ્પરેચર તરીકે ઓળખાય છે કારણ કે આપણે તાપમાન કરતાં ઉપર છીએ કે નીચે એ રાસાયણિક પ્રક્રિયાની દિશા નક્કી કરશે તો ટર્નિંગ ટેમ્પરેચર ની ઉપરના તાપમાને રાસાયણિક પ્રક્રિયા ડાબી બાજુથી જમણી બાજુ ખસી જશે અને ટર્નિંગ ટેમ્પરેચર થી નીચેના તાપમાને રાસાયણિક પ્રક્રિયા જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસી જશે કોઈપણ રીતે મારો મતલબ એમ છે કે ઉપર અને નીચે જુદા હોઈ શકે છે મતલબ કે હું A B મુકું છું અને AB બીજી બાજુ મુકું છું અને આ ઉપર અને નીચે બદલાશે પણ એ અસર કરતું નથી હું શું કહેવા માગું છું કે રાસાયણિક પ્રક્રિયા કોઈ ચોક્કસ દિશામાં તાપમાનની ઉપર અને તાપમાનની નીચે તેનાથી ઉલટી દિશામાં થશે તો હું તમને થોડા ઉદાહરણ આ કોષ્ટકમાં બતાવું છુ કે જ્યાં રાસાયણિક પ્રક્રિયાની ઉષ્મા બતાવેલી છે અને હા ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે કે રાસાયણિક ઊર્જા સંરક્ષણની અંદર આ એક ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક રીવર્સીબલ રાસાયણિક પ્રક્રિયા હોવા જોઈએ અને પછી જ ઊર્જા ઉષ્માના રૂપમાં એક કેસમાં સંગ્રહિત થશે અને બીજા કેસમાં ઉષ્માના રૂપમાં છૂટી થશે તો ચાલો એક ઉદાહરણ લઈએ એમોનિયા અને હાઈડ્રોજન ફ્લોરાઈડ આ બન્ને વાયુ અવસ્થામાં છે અને તેઓ એમોનિયમ ફ્લોરાઇડ રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવશે મને નથી ખબર કે એને શું કહેવાય છે અને તે ધન છે એટલે કે ઘન અવસ્થામાં છે ટર્નિંગ તાપમાન 500 K અને રાસાયણિક પ્રક્રિયાની ઉષ્મા 149 3 kJg mole છે એ જ રીતે અહીંયા મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ છે કે જે મેગ્નેશિયમ ઓકસાઇડ અને પાણીમાંથી બને છે અને ફરીથી આપણી પાસે આ તાપમાન છે અને રાસાયણિક પ્રક્રિયાની ઉષ્મા અહીંયા લખેલી છે અહીં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા છે કે જ્યાં મારી પાસે માહિતી નથી તેથી મેં એને ખાલી છોડી છે પણ મને આશા છે કે હું તમને આ પ્રકારની ઊર્જા સંરક્ષણ પ્રણાલીનો સિદ્ધાંત શું છે એ સંદેશો પહોંચાડી શકીશ હવે આ રાસાયણિક પ્રક્રિયામાથી એ રાસાયણિક પ્રક્રિયા વધુ અનુકૂળ છે કે જે રાસાયણિક પ્રક્રિયા 2 જુદી જુદી અવસ્થા જેમ કે ઘન અને વાયુ વધારે અનુકૂળ ગણવામાં આવે છે તેમાં હોય કારણ કે આ બંને અવસ્થા સહેલાઇથી જુદી પાડી શકાય છે ઉદાહરણ તરીકે એમોનિયા અને હાઈડ્રોજન ફ્લોરાઈડ બંને વાયુ અવસ્થામાં છે અને તેમને અલગ કરવું ખૂબ જ મુશ્કેલ છે પણ હું માનું છું કે આ ત્રીજું કે જે મેગ્નેશિયમ ઓકસાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છે તેમાં એક ઘન છે અને એક વાયુ છે તો ચાલો કહીએ કે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા થાય છે હું પ્રક્રિયકને સહેલાઈથી જુદા પાડી શકું અને જુદા રાખી શકું બરાબરને અને પછી જ્યારે મારે તેની વચ્ચે પ્રક્રિયા કરાવવી હોય અને ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક રાસાયણિક પ્રક્રિયા જોઈતી હોય ત્યારે હું ફરીથી તેઓને સાથે લાવું અને એ ખાતરી રાખુ કે તાપમાન ટર્નિંગ ટેમ્પરેચર કરતા ઉપર અથવા નીચે હોય આ અગત્યનું છે ચાલો પહેલા કિસ્સામાં કહીએ કે આપણી પાસે બંને વાયુ ઉત્પાદનો છે પછી તેઓને અલગ કરવામાં ખૂબ જ મુશ્કેલી થશે તે અશક્ય નથી પણ આપણે વધારે સંતોષદાયક રીતનો ઉપયોગ કરવો જોઈએ તો ચાલો ઉદાહરણ તરીકે એમોનિયા પાણીની બાષ્પ અને SO3 લઈએ આ 3 અવસ્થાને જૂદા કરવામાં ખૂબ જ મુશ્કેલી થશે અને તેને કેલ્શિયમ ઓક્સાઈડ અને પાણીની બાષ્પ સાથે સરખામણી કરો અહીંયા એક વાયુ છે અને તેથી માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે અથવા તો ઘનતામાં ભિન્નતાના કારણે હું આ બંનેને જુદા કરી શકીશ હું તમને વધારે ઊંડાણમાં માહિતી આપવા માગતો નથી પણ માત્ર લાગણી કરાવવા માંગતો હતો તો આજે આપણે 3 જુદા જુદા પ્રકારના ઊર્જા સંરક્ષણ વિષે જોયું પહેલું ઇલેક્ટ્રોકેમિકલ ઊર્જા સંરક્ષણ હતું કે જ્યાં આપણે થોડો વધારે સમય પસાર કર્યો અને આપણે બેટરી ઓ વિશે વાત કરી બીજુ રાસાયણિક ઊર્જા સંરક્ષણ હતું અને અહીંયા આપણે શું કહ્યું કે આ રીવર્સીબલ રાસાયણિક પ્રક્રિયા છે એક દિશામાં ઉષ્માક્ષેપક અને બીજી દિશામાં ઉષ્માશોષક અને ઉદાહરણ તરીકે આપણે મિથેનેશન અને રીફોર્મેશન લીધું અને છેલ્લે આપણે કેમિકલ ઊર્જા સંરક્ષણ વિશે વાત કરી તો આપણે રીવર્સીબલ રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા હતા અને અહીંયા આપણે કહ્યું હતું કે ત્યાં કોઈ એક ચોક્કસ તાપમાન હોય છે કે જેને ટર્નિંગ ટેમ્પરેચર T કહે છે કે જેના ઉપરથી રાસાયણિક પ્રક્રિયાની દિશા ઉલટી થાય છે તો આ 3 પ્રકારની ઊર્જા સંરક્ષણ પ્રણાલી છે કે જેની આપણે આ વ્યાખ્યાનમાં ચર્ચા કરી પહેલી ઇલેક્ટ્રોકેમિકલ બીજી રાસાયણિક પ્રક્રિયાના મારફતે રાસાયણિક ઊર્જા પણ ફરીથી થર્મલ નો આમાં સમાવેશ છે કારણ કે ઊર્જા સંરક્ષણ થર્મલ ઊર્જાના રૂપમાં છે અને છેલ્લે થર્મો કેમિકલ ઊર્જા સંરક્ષણ હું કહીશ કે આ રાસાયણિક ઊર્જા સંરક્ષણની સાથે ખૂબ સમાનતા ધરાવે છે સિવાય કે રાસાયણિક પ્રક્રિયા કે જે તાપમાનની ઉપર આધાર રાખે છે તો આ રીતે આપણે આ ઊર્જા સંરક્ષણ પરનો વિભાગ પૂરો કરીએ છીએ કે જ્યાં આપણે 3 ઊર્જા સંરક્ષણ માટેની નવી તકનીક વિશે શિખ્યા હું બેટરી ને નવી કહીશ નહિ કારણ કે તમે બધા એ જાણો છો પરંતુ હું માનું છું કે તે સારું પુનરાવર્તન હતું કે કઈ રીતે લેડ એસિડ બેટરી કામ કરે છે અને છેલ્લે લેડ એસિડ બેટરી સિવાય બીજા કયા પ્રકારની બેટરી નો ઉપયોગ આજના દિવસોમાં થઈ રહ્યો છે એ પણ જાણ્યું તો તમારા બધાનો આભાર હું આશા રાખું છું કે તમે કંઈક નવું શીખ્યા અને આપણે હવે પછીના વ્યાખ્યાનમાં નવો વિષય લઈશું તમારા બધાનો આભાર તમારો દિવસ શુભ રહે